કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ પરના પ્રથમ વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે જે વેક્ટર કેલ્ક્યુલસની સમીક્ષા છે તેથી જેમ કે આપણે આ કોર્સમાં જોઈશુ કે આ કોર્સમાં જે વિચારવામાં આવે છે અથવા બોલાય છે તે વેક્ટર કેલ્ક્યુલસની છે તેથી તે મહત્વનું છે કે આપણે કેટલાક પાયાના વિચારોથી માહીતીગાર બનીએ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ માટે ઉપયોગી છે વેક્ટર કેલ્ક્યુલસ એ ખૂબ વિશાળ વિસ્તાર છે આપણે ફક્ત તે જ સમજીશુ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સને સંબંધિત છે તેથી આ એવા મુદ્દા છે જે આપણે આ મોડ્યુલમાં આવરીશું આપણે ચેન રૂલ ઓફ ડિફફરેનશીએશન પ્રારંભ કરીશું ગ્રેડીયન્ટના વેક્ટર કેલ્ક્યુલસમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રમેય છે જે વિશે આપણે વાત કરીશું અને તે પછી કેટલાક ઉપસિદ્ધાંત છે જે આ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને તકનીકો છે તેથી ચેનના નિયમથી પ્રારંભ કરીને તેથી ચાલો આપણે શરૂઆતથી જોઈએ તો ચાલો સ્કેલેર ફંકશનને ધ્યાનમાં લઈએ સ્કેલેર ફંકશન અને ચાલો આપણે કહીએ કે તે ત્રણ ચલનો છે તે કોઈપણ સંખ્યાબંધ ચલોનો હોઈ શકે છે પરંતુ અમે ત્રણ ચલ ને જ ધ્યાનમાં રાખીશુ કારણ કે જ્યાં ત્રિપરિમાણીય જગ્યા છે તેની કલ્પના કરવી સરળ છે તેથી કંઈક સરળ હોઈ શકે છે ઉદાહરણ તરીકે અહીં એક ચાર્જ પ્લસ q છે અને હું અહીં ઉભો છું અને અહીં થોડો અંતર છે ત્યાં એક વેક્ટર r છે જે સ્ત્રોતને હું જ્યાંથી ઉભો છુ તેને જોડે છે અને આ નિરીક્ષક અહીં રેકોર્ડિંગ કરી શકે છે ચાલો કહીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શીયલ છે હવે આપણે બધા હાઇ સ્કૂલ અભ્યાસથી જાણીએ છીએ કે પોટેન્શીયલ ફક્ત સરળ અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવે છે જ્યાં | r | નું વર્ગમૂળ છે તેથી હવે તમારી પાસે આ ફંક્શન અહીં છે જે x y અને z ત્રણ વેરીએબલોનું ફંક્શન છે હવે જણાવી દઈએ કે આ નિરીક્ષક કેટલાકમાં પરિવર્તન લાવવા માંગે છે અને તે કેટલીક દિશામાં આગળ વધવા માંગે છે અને આ દિશા કોઈ પણ હોઈ શકે છે અને હું જાણવું ઇચ્છું છું કે પોટેન્શીયલ માં કેવી રીતે ફેરફાર થાય છે જો નિરીક્ષકની દિશામાં કોઈપણ ફેરફાર થાય તો તેથી આ ડેલ્ટા એફ શું છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો તેને સચોટ બનાવવા માટે ચાલો કહીએ કે x માંથી ફેરફાર કરો બને એ જ રીતે y થશે અને z થશે આપણે તેને શક્ય તેટલું સામાન્ય રાખવા માંગીએ છીએ તેથી ફરીથી આ એ છે જેનો આપણે હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તે કેલ્ક્યુલસ છે જેને ચેન નિયમ કહેવામાં આવે છે તેથી ચેનનો નિયમ અમને કહે છે કે કેવી રીતે ફંક્શનમાં કુલ ફેરફાર થાય છે જેમ ચલના સંયુક્ત પ્રકારમાં પરિવર્તન કરવાથી તેથી df ની કિમંત એ x અને y અને z મા સામુહીક ફેરફાર દ્વારા આપવામાં આવશે તેથી તમે બધા ચેન નિયમ માટે પરિચિત છો નોંધ લો કે આ આંશિક ડેરિવેટિવ્ઝ છે કારણ કે ફંક્શન ત્રણેય ચલો પર આધારીત છે આ ફક્ત એક ચલના સંદર્ભમાં ડેરીવેટીવ છે હવે જ્યારે હું આ સુત્રને જોઉં છું તે સાચું છે અને તેને બીજી પણ સમાન રીતે પણ જોઈ શકાય છે તેથી જો હું અહીં આ સુત્રને જોઉં તો હું તેને બે વેક્ટરની વચ્ચે કોઈ ડોટ ગુણાકર તરીકે વિચારી શકું છું તેથી હું એમ કહી શકું છું કે આ તે બે વેક્ટર v ડોટ u વચ્ચે ડોટ પ્રોડક્ટ કહી શકાય અને ઉદાહરણ તરીકે v આ વેક્ટર હોઈ શકે છે અને u પણ વેક્ટર હોઈ શકે બરાબર તેથી મને જે મળ્યું છે તે એ બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ છે અને આ વેક્ટર અહીં કંઈક એવું છે જે ફરી સમય સાથે આવે છે તેથી આને f ની ગ્રેડીયન્ટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી તે વેક્ટર છે અને તેથી તેના અહીં ત્રણ ઘટકો છે અને આ તે માટે અહીં શોર્ટહેન્ડ નોટેશન છે અહીં વિસ્થાપન છે તેથી આ નિરીક્ષકનું ડિસ્પ્લેસમેન્ટ છે અને હું આને dl લખીશ સામાન્ય રીતે આ કોર્સમાં હું ફક્ત f ની ગ્રેડીયન્ટ ની જ ચર્ચા નહી કરુ પરંતુ તે સમજી શકાય છે કે તે વેક્ટર છે બીજી એક વસ્તુ જે હું બતાવવા માંગું છું તે છે કે આ એક શોર્ટહેન્ડ નોટેશન છે તેથી મેં તેને ત્રણ ઘટકવાળા કૌંસમાં લખ્યું છે તેનો અર્થ એ કે તે ત્રણ ઘટકો સાથેનો વેક્ટર છે હું તેને આ રીતે લખી શકું છું જેમ કે f ની ગ્રેડીયન્ટ x હેટ y હેટ અને z હેટ બરાબર છે તમે જોઈ શકો છો કે આ લખવા માટે આમાં વધુ સમય લાગે છે તેથી હું આનો વધુ વખત ઉપયોગ કરવા જઈ રહ્યો છું અથવા જ્યારે તમે અલ્પવિરામથી કૌંસ સાથે કંઇક જોશો ત્યારે તે સમજી જશે કે તે વેક્ટર છે જ્યાં હું તેના વિશે અને તેના ઘટકો વિશે વાત કરી રહ્યો છું તેથી આ ચેનના નિયમ વિશે હતું જેણે અમને ગ્રેડીયન્ટ ના વિચાર પર પહોંચવાનો ખૂબ અનુકૂળ માર્ગ આપ્યો તેથી આ ગ્રેડીયન્ટ છે ચાલે આગળ જોઈએ હવે ચાલો આપણે નિર્ધારિત કરેલા આ ગ્રેડીયન્ટ સાથે કામ કરવાનો પ્રયાસ કરીએ તેથી પહેલાની સ્લાઇડમાંથી આપણે આ કુલ ડેરિવેટિવ df ની ગણતરી કરી છે અને તેને ગ્રેડીયન્ટ અને ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર વચ્ચે કોઈ ડોટ પ્રોડક્ટ તરીકે લખ્યું છે હવે એકવાર તમે જો ડીફરંશીયલ લિધુ કારણ કે આગળનો ઉદ્દેશ એ શોધવાનો છે કે કુલ પરિવર્તન શું છે ચાલો આપણે કહી શકીએ કે જ્યારે હું અમુક બિંદુ "a" વેક્ટરથી અહીં થી "b" વેક્ટર પર જઈશ તેથી ઉદાહરણ તરીકેહું આ રીતે જઈશ તેથી આ ઈંન્ટ્રેગલ છે જેની હું ગણતરી કરવા માંગું છું તેથી ઉદાહરણ તરીકે આ "df" એ ડિફરન્સન્ટ અથવા થોડા વર્ક ડન તરીકે રજુ કરી શકાય છે અને હું આમ કરેલા કુલ વર્ક ડન શોધવા માંગું છું મારે આ માર્ગ સાથે ઈંન્ટ્રેગલ કરવું પડશે નોંધ લો કે ઈંન્ટ્રેગલ મર્યાદા ફક્ત a અને b છે રસ્તો ઠીક નથી તેથી એવું નથી કે આ એકમાત્ર રસ્તો શક્ય નથી ઉદાહરણ તરીકે હું આ રીતે ચાલ્યો હોઉં અથવા કોઈપણ જટિલ રુટ દો હું આની જેમ ચાલ્યો હોઈ શકું કોઈ ફરક નથી પડતો તે અહીં સ્પષ્ટ નથી તેથીતમે જે જોઈ શકો છો તે છે જ્યારે હું આ df ને ઈંન્ટ્રેગલ કરવાનું શરૂ કરું છું તેથી હું જાણું છું કે જો હું માત્ર સાચુ લખુ છુ જો તમને બીજું કંઇ ખબર ન હોત તો તમે ફક્ત આ રીતે ફંકશનના મૂલ્ય તરીકે લખી શકશો fb અને fa ની બાદબાકી ખરુ ને પરંતુ હવે આપણી પાસે df માટેની પણ સારી ઓળખ છે જે ગ્રેડીયન્ટ દ્રષ્ટિએ છે તેથી આ તે સંબંધ છે કે જેના પર આપણે પહોંચીએ છીએ અને નોંધપાત્ર બાબત એ છે કે અહીંની આ સુત્ર રસ્તા પર આધાર રાખતુ નથી મેં કયો રસ્તો લીધો તેનાથી કોઈ ફરક પડ્યો નહીં કારણ કે આ અહીં એક ડીફરંશીયલ છે પરિણામ ફક્ત અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર આધારિત છે તેથી તમે તરત જ જોઈ શકો છો આનો એક ખૂબ જ સીધો સાથોસાથ આ છે કે જો હું એક બિંદુથી પાછો સમાન બિંદુ તરફ જઈ રહ્યો છું તેથી બીજા શબ્દોમાં કહીએ તો અંતિમ અને પ્રારંભિક બિંદુ સમાન હોય છે તેથી આ ઈંન્ટ્રેગલ ક્લોઝ પાથ પર છે સાચુ ને તેથી જ્યારે હું ઈંન્ટ્રેગલ ચિહ્નને અહીં ઉપર લૂપ પર લગાઉં છું તેનો અર્થ એ કે તે બંધ પાથ પ્રારંભિક બિંદુ અને શરુઆતનુ બિંદુ સમાન છે અને આ જવાબ શૂન્ય થસે તમારા માંથી કેટલાકને પહેલાં આવા સુત્રો મળ્યા હશે તેથી આ પ્રકારની ફોર્સ ગ્રેડફી પ્રકારનાં આપણે તેને કન્ઝર્વેટીવ બળ કહીશુ તેથી ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક બળ એક કન્ઝર્વેટીવ ક્ષેત્ર છે તેથી તે બંધ માર્ગ પર કોઈ કાર્ય કરતું નથી બધા ફોર્સ કન્ઝર્વેટીવ નથી તેથી આ એક ખાસ કેસ છે તેથી અમને હવે ગ્રેડીયન્ટ સાથે કેવી રીતે કાર્ય કરવું તે વિશે થોડો વિચાર આવ્યો છે